સર્વિસ કન્ઝ્યુમર બિહેવિયર ૨ નમસ્તે હું જયંતા ચેટર્જી આઇઆઇટી કાનપુર થી અને હું મેનેજિંગ સર્વિસિસ કોનટેમપોરારી ઈસ્સૂએસ વિશે ચર્ચા કરી રહી છું અમે અમારા છેલ્લા સત્રથી સેવાઓના પ્રવાહમાં ગ્રાહકો અને સેવાઓના ઉપભોક્તા વર્તન વિશે ચર્ચા કરી રહ્યા છીએ ઉપભોક્તા વર્તણૂક એ પોતે જ અભ્યાસનો વિષય છે અમે વિવિધ દૃષ્ટિ થી મૂળભૂત તેમજ અદ્યતન ઉપભોક્તા વર્તન પર સંપૂર્ણ સેમેસ્ટર અભ્યાસક્રમો ઓફર કર્યા છે પરંતુ અમે ઉપભોક્તાની વર્તણૂક વિશેની અમારી સમજણ માંથી તર્ક કાઢીએ છીએ કે આ પરિમાણો આપણાં માટે સેવા ઉપભોક્તાને સમજવા માટે મહત્વપૂર્ણ છે છેલ્લા સત્રમાં અમે ગ્રાહકોની અપેક્ષાને લગતા મુદ્દાઓ પર ચર્ચા કરી છેલ્લા સત્રમાં જોયું કે ગ્રાહકના મનમાં સેવાની જરૂરિયાત કેવી રીતે આવે છે અને પછી શું થાય છે છેલ્લા સત્રના અંતે અમે ગ્રાહકોના મનમાં ઇચ્છિત સેવા સ્તર પર્યાપ્ત સેવા સ્તર અને એની વચ્ચે ના સહનશીલતાના ક્ષેત્ર વિશે વાત કરી રહ્યા હતા અને આપણે એ સમજ સાથે છેલ્લું સત્ર સમાપ્ત કર્યું કે આપણે વાદળી રેખાથી ઉપર રહેવાની જરૂર છે આપણે શું કામ છે શું શક્ય છે શું સારું છે અને ગ્રાહકને શું આનંદ આપે છે તેના સ્તરે જવાની જરૂર છે આજે આપણે સેવા સાથે અને પછીના તબક્કાઓને સારી રીતે સંચાલિત કેવી રીતે કરી શકાય એ જોઈશું જ્યારે ગ્રાહકે કોઈ ચોક્કસ સેવાનો ઉપયોગ કરવા માટે કોઈ ચોક્કસ સેવા લેવાનો નિર્ણય લીધો હોય ત્યારે ગ્રાહકે પહેલાથી જ અમે ચર્ચા કરેલી લાક્ષણિક્તાઓ જેવી કે શોધ અનુભવ અને વિશ્વસનીયતા ના સંદર્ભમાં વિકલ્પોનું મૂલ્યાંકન કર્યું છે આપણે ચર્ચા કરી છે કે આવા કિસ્સાઓમાં વિકલ્પોની તુલના કરવી સરળ છે જ્યાં શોધ લાક્ષણિક્તા પ્રભુત્વ ધરાવે છે અનુભવ થોડો વધુ મુશ્કેલ છે અને વિશ્વસનીય લાક્ષણિક્તા સેવાઓનું મૂલ્યાંકન કરવું વધુ મુશ્કેલ બનાવે છે અને આ સરળથી મુશ્કેલ છે આ પણ જોખમની ધારણા પર આધારિત છે તેથી ગ્રાહકોએ અમે બતાવેલ આલેખ ની ડાબી બાજુએ નિર્ણય લીધો અથવા બે હેમ જે અગાઉના સત્રમાં અમે બતાવ્યા હતા તેથી સેવા વધુ મૂર્ત છે વધુ માલસામાન ભારે બલિદાન છે વધુ શોધ લાક્ષણિક્તા આધારિત નિર્ણય લેવામાં આવે છે જે તુલનાત્મક રીતે સરળ છે પરંતુ જેમ જેમ તમે તે પ્રતિકૃતિ ની જમણી તરફ જાઓ છો તેમ તેમ જટિલતાઓ અને વેપાર ની સંખ્યા વધે છે શુદ્ધ સેવાઓ તબીબી સારવાર અથવા કાનૂની સેવા અથવા શિક્ષણ જેવી વિશ્વસનીય સેવાઓ પર વધુ જાઓ તેથી આ કિસ્સાઓમાં વેપાર બંધ કરવો ઘણીવાર સ્પષ્ટ જરૂરિયાતોથી નહીં પરંતુ ગુપ્ત જરૂરિયાતોથી ભરપૂર હોય છે તેમાં લાગણીઓ સામેલ છે અને આવા કિસ્સાઓમાં વાસ્તવમાં સંઘર્ષ પછીનો તબક્કો એટલો જ મહત્વપૂર્ણ છે જેટલો સેવા સંઘર્ષ નો તબક્કો છે પરંતુ સેવા ના સંઘર્ષ તબક્કા માં કોઈપણ રીતે જ્યારે આપણે સંપૂર્ણ રીતે સેવા વેપાર નું સુક્ષમ દ્રશ્ય લેવાનું વિચારી રહ્યા હોઈએ ત્યારે અમે અગાઉ ઉમેરેલી કેટલીક ચર્ચાઓ પર પાછા જવું પડશે તેમાંથી એક આ પ્રતિકૃતિ છે જે પહેલા બતાવી હતી જેના આધારે તમે અઠવાડિયાની પ્રથમ અસાઇનમેન્ટ કરવાના છો યાદ રાખો મેં ઉલ્લેખ કર્યો હતો કે તમારે આ ઉચ્ચ સંપર્ક સેવાઓમાંથી એક પસંદ કરવી પડશે જેમ કે નર્સિંગ હોમ અથવા ફોર સ્ટાર હોટેલ અથવા હેરકટ અથવા સારી રેસ્ટોરન્ટ જેવી અને તમે પાછળના તબક્કાની પ્રવૃત્તિઓ તેમજ આગળના ભાગને માપાંકિત કરવા ધારો છો આ ઉચ્ચ સંપર્ક સેવાના તબક્કા ની પ્રવૃત્તિઓ છે પરંતુ આજે આપણે જે કહી રહ્યા છીએ તે એ છે કે ઉચ્ચ સંપર્ક સેવામાં સેવાનો સામનો કરવાના તબક્કામાં સેવા પ્રદાતાથી ઉપભોક્તા સુધી ઉચ્ચ જ્ઞાનના પ્રવાહ ની જરૂરિયાત છે પ્રદાતાથી ગ્રાહક સુધી ગુણવત્તાયુક્ત માહિતીનો પ્રવાહ યોગ્ય સમયે હોવો જોઈએ તેથી સત્યની ક્ષણો પર આપણે પહેલાં કરેલી ચર્ચાને યાદ રાખો સત્યની ક્ષણો ત્યારે બને છે જ્યારે ગ્રાહક સેવા સાથે સંપર્કમાં હોય તેથી આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરીએ તમે રેસ્ટોરન્ટમાં છો પછી સર્વર સાથેનો તમારો સંપર્ક કારભારી સાથેનો તમારો સંપર્ક સર્વર સાથેનો તમારો સંપર્ક તમારી પાસે આવતા બિલ સાથેનો તમારોસંપર્ક આ બધી સત્યની ક્ષણો છે સત્યની ક્ષણો પણ નિષ્ફળતાના બિંદુઓ છે તેથી અમે ચર્ચા કરી છે જે તમને યાદ હોય તો આ સ્પર્શ બિંદુઓ અને સત્યની ક્ષણો તેમજ નિષ્ફળતાના મુદ્દાઓ સંભવિત નિષ્ફળતાના મુદ્દાઓને સમજવા માટે અમારે સેવાનો નકશો સેવાનો પ્રવાહ કર્યા પ્રતિકૃતિ અથવા સેવા ની નકલ કેવી રીતે સમજવાની જરૂર છે અને સેવા દરમિયાન હવે આપણે સેવા મેળાપના તબક્કાની ચર્ચા કરી રહ્યા છીએ આપણે જ્ઞાન પ્રવાહનું સારું સ્તર જાળવી રાખવાની જરૂર છે તેથી નિષ્ફળતાની શક્યતા ઓછી હોય અને સંતોષ પેદા કરવાની વધુ તક હોય અમે અગાઉ કેટલાક પ્રતિકૃતિ ની ચર્ચા કરી હતી જેમ કે સેવા ની પ્રતિકૃતિ જે સેવા અને ઉત્પાદનનું સંયોજન છે જ્યારે અમે પ્દ્ધત્તિ ની પ્રકૃતિ વિશે ચર્ચા કરી ત્યારે અમે સેવા ની આ પ્રતિકૃતિ ની ચર્ચા કરી છે જ્યાં માર્કેટિંગ અને ઓપેરેશન્સ માર્કેટિંગ અથવા માનવ સંસાધન ઓપેરેશન્સ અને માનવ સંસાધનને અલગ કરી શકાતા નથી તેમને એક તંત્ર તરીકે વિચારવું પડશે અમે નાટ્યગૃહ રૂપક વિશે વાત કરી જે સત્યની ક્ષણો અને સ્પર્શ બિંદુ અમે જાળવીએ છીએ તેની ખાતરી કરવા માટે માનકીકરણ એ સ્પર્શ બિંદુ પર સેવા કર્મચારીઓને આપવામાં આવેલી ભૂમિકાઓને સમજવા અને તેમને સ્ક્રિપ્ટ્સ પ્રદાન કરી છે તેથી જો તમે અઠવાડિયા 1 અઠવાડિયા 2 માં તમારી સોંપણી તરીકે આ ઉચ્ચ સંપર્ક સેવાઓમાંથી કોઈ એક માટે સેવા પદ્ધત્તિ નું કર્યા અથવા સેવા નકલ ના કર્યા ને પહેલેથી જ કર્યું છે તો આ તમારા માટે એકદમ સ્પષ્ટ થઈ જશે કે તમારે કેવી રીતે સંચાલન કરવાની જરૂર છે સેવાનો તબક્કો અથવા સેવાની ઘટનાનો તબક્કો અને મને લાગે છે કે મારે એ પણ હાઇલાઇટ કરવું જોઇએ કે વિશ્વાસ આધારિત સેવા માટે સેવા માં વ્યવસ્થાપન સૌથી સંપૂર્ણ રીતે વિચારવું પડશે જ્ઞાનના પ્રવાહમાં વિક્ષેપ ન આવે તેનું ધ્યાન રાખવું ગ્રાહકના મનમાં ચિંતાનું સ્તર ન વધે તેનું ધ્યાન રાખવું અને તેવી જ રીતે ભારે સેવાઓના અનુભવમાં તે વિશ્વસનીયતા આધારિત સેવાઓ કરતાં થોડી સરળ છે પરંતુ આપણે જોવું પડશે કે સ્પર્શ બિંદુ સારી રીતે સંચાલિત હોઈ તેથી ઉદાહરણ તરીકે ડિઝની લેન્ડ ડિઝની વર્લ્ડ જેવા પ્રખ્યાત થીમ પાર્ક માં તમે ત્યાં જુઓ તો ટૂંકી ફિલ્મો છે માં નેટ પર ઉપલબ્ધ છે તમે જોશો કે તેઓ તેમના કર્મચારીઓને કેટલી તાલીમ આપે છે તેઓ તંત્ર ના દોષરહિત સંચાલન માટે કેટલી કાળજી લે છે તેથી સેવાનો અનુભવ સલામત સુરક્ષિત અને આનંદદાયક છે દેખીતી રીતે જો તેઓ આનંદની સવારી કરતા હોય અને સાથે અકસ્માતો હોય તો એ થીમ પાર્કના વ્યવસાયને ઝડપથી નષ્ટ કરી શકે છે તેથી તમે માત્ર સુરક્ષા સલામતી આનંદના પ્રવાહની ખાતરી કરી નથી પરંતુ તમારે તે દિવસે ને દિવસે સમયાંતરે સુનિશ્ચિત કરવું પડશે તેથી તમારી પાસે 99 99 ટકા સલામતી રેકોર્ડ છે તેથી ઉચ્ચ પ્રદર્શનના તે સ્તર માટે તમામ સ્પર્શ બિંદુ ને સતત સંચાલિત કરવાની જરૂર છે તેથી જ ઉદાહરણ તરીકે ભારે સેવાઓનો અનુભવ કરો જેમ કે રેસ્ટોરન્ટ્સ અથવા હેરકટ્સ અને તેથી વધુ ગુણવત્તાયુક્ત વ્યવસ્થાપન તકનીકો જેમ કે સિક્સ સિગ્માને શાંતિથી લાગુ કરી શકાય છે અમે ગ્રાહકોના સંતોષ અને સેવાની ગુણવત્તાને સમજવા માટેના વિવિધ મોડલ્સ વિશે વધુ વિગતવાર ચર્ચા કરીશું પરંતુ આજે હું એ વાતને પ્રકાશિત કરવા માંગુ છું કે સેવામાં જે અત્યંત અમૂર્ત છે અને ગ્રાહકની અપેક્ષાઓને સમજી અન્ય તમામ લાક્ષણિકતાઓ ધરાવે છે કારણ કે તેઓ મેળાપ પહેલા અને પછીના તબક્કામાં વહે છે અને તે ખૂબ જ મહત્વપૂર્ણ પણ છે કારણ કે આખરે અમૂર્ત સેવા માટેની ગુણવત્તા એ ગ્રાહકોના મનમાં પૂર્વ વપરાશ અથવા વપરાશની અપેક્ષાના સંદર્ભમાં વપરાશ પછીની ધારણા વચ્ચેના અંતરનું મૂલ્યાંકન છે તેથી સેવા પછીની ધારણા અને સેવા પહેલાં ની અપેક્ષા અથવા સેવામાં આ P માઇનસ E એ ગુણવત્તાનું માપદંડ છે જે ગ્રાહક સંતોષ મોડેલનો પાયો છે જેની અંદર તત્વો છે હકારાત્મક અસ્વીકૃતિ છે પુષ્ટિ અને નકારાત્મક અસ્વીકૃતિ છે તેનો અર્થ વધુ સારું સમાન અને ખરાબ અનુભવવું છે આ સંતોષનો ઘોંઘાટ છે જ્યારે અમે સેવાની ગુણવત્તા સેવા ઉત્પાદકતા અને ગ્રાહક સંતોષ સંબંધોની ચર્ચા કરીશું ત્યારે અમે એની ચર્ચા કરીશું ગ્રાહકની ખુશી કે સંતોષથી આગળ શું છે તે વિશે પણ આપણે ચર્ચા કરવી પડશે જે ઉદ્દેશ્ય આપણે તે વાદળી સ્તર અને પીળા સ્તર પર જોઈશું અને વાદળી સ્તરને ઓળંગવાનો અમારો લક્ષ્યાંક છે આપણે જે સમજવાનું છે તે એ છે કે આનંદ અથવા વાહ ત્યારે થાય છે જ્યારે એક નિર્મળતા હોય ત્યાં અણધારી ઉચ્ચ સ્તરની હકારાત્મક લાગણી હોય છે જે ઉત્તેજનાની જરૂર છે અને સંતોષની અપેક્ષાની જરૂર છે તેથી આ સકારાત્મક અસર અને અણધારી અસર જે આનંદનું સર્જન કરે છે અને આપણે તે કેવી રીતે થાય છે તેના કેટલાક ઉદાહરણો જોવાના રહેશે પરંતુ સૌથી અગત્યનું હું તમને હવે મંચ પર ચર્ચા માટે વિનંતી કરીશ અને હું તમને કોઈપણ સેવાની ક્ષણોના તમારા અનુભવો શેર કરવા વિનંતી કરીશ તે લોન્ડ્રી સેવા હોઈ શકે છે તે સંગીતવાદ્યો હોઈ શકે છે તે મૂવી હોઈ શકે છે પરંતુ વાસ્તવમાં મૂવી અથવા થિયેટરનું વર્ણન કરવું થોડું વધુ મુશ્કેલ હોઈ શકે છે તેથી ઉચ્ચ સંપર્ક સેવાઓ અથવા મધ્યમ સ્તરની સંપર્ક સેવાઓ જેવી સેવાઓ પસંદ કરો સેવાઓ દરમિયાન તમારી આનંદની ક્ષણો વિશે તે કેવી રીતે બન્યું તે વિશે હું એક કે બે ફકરા લખી રહ્યો છું અને તમને તે આનંદકારક ક્ષણ બરાબર શું આપે છે તે દર્શાવવાનો પ્રયાસ કરું છું તે સેવા સ્પર્શ બિંદુ ને યાદગાર શું બનાવ્યું તમે કેવી રીતે યાદ કરો છો અને જ્યારે તમે તે ચોક્કસ આનંદકારક સેવા દિવસ સેવાની ઘટના વિશે વાત કરો છો ત્યારે કઈ લાગણીઓ ઉત્પન્ન થાય છે જો તમે બધા શેર કરશો તો અમે જોઈશું કે ચોક્કસ પેટર્ન કેવી રીતે બહાર આવે છે અને અમે એ પણ અન્વેષણ કરી શકીએ છીએ કે સેવા સંસ્થાઓની કામગીરીના સંદર્ભમાં તમારા પ્રયોગમૂલક અનુભવો દ્વારા આધારભૂત જોડાણ છે કે કેમ તેથી સેવા સંસ્થાની નાણાકીય કામગીરી વ્યવસાયિક કામગીરી સાથે ગ્રાહકોના મનમાં આનંદની સંતોષ વચ્ચે કોઈ સંબંધ છે કે કેમ તેથી છેલ્લા બે સત્રોમાં સારાંશમાં અમે ઉપભોક્તા દ્વારા સેવાના વપરાશના આ ત્રણ તબક્કાઓપૂર્વ ખરીદી નો તબક્કો સેવા ના સંઘર્સ નો તબક્કો અને ખરીદી પછી નો તબક્કો જોયો છે તમારી સામે ના દરેક તબક્કામાં મુખ્ય પગલાંઓ દર્શાવે છે જેમ કે જરૂરિયાત ઉત્તેજના માહિતી શોધ મૂલ્યાંકન અને ખરીદી પહેલાના તબક્કાના કિસ્સામાં ખરીદીનો નિર્ણય ગ્રાહકોના ધ્યાનમાં જોખમની ધારણાનું સંચાલન કરવાની જરૂરિયાત અંગેની જોખમની ધારણા અને વ્યવસ્થાપન જેની અમે ચર્ચા કરી છે તે સહનશીલતાના ક્ષેત્ર કે જેની અમે પૂર્વ ખરીદી તબક્કાના સંદર્ભમાં ચર્ચા કરી છે સેવાના તબક્કામાં અમે સત્યની ક્ષણો અને સેવાને એક સંપૂર્ણ પદ્ધત્તિ તરીકે સમજવાના મહત્વ વિશે વાત કરી હતી જ્યાં કામગીરી માર્કેટિંગ માનવ સંસાધન વ્યવસ્થાપન સપ્લાય ચેઇન મેનેજમેન્ટ બધું જ એક સંકલિત સંસ્થા તરીકે કામ કરવાનું હોય છે અમે અગાઉ સેવાની ચર્ચા કરી હતી તે પ્રતિકૃતિ ને પહોંચાડવા માટે તે તમામ કાર્યો સારી રીતે સંકલિત હોવા જોઈએ અને અમે સેવા વિશે થિયેટરના રૂપક અને અત્યંત પરિવર્તનશીલ શક્યતાઓમાં માનકીકરણના કેટલાક સ્તરો બનાવવા માટે ભૂમિકાઓ અને સ્ક્રિપ્ટ્સના મહત્વ વિશે પણ ચર્ચા કરી સેવા પ્રદાતામાં ગ્રાહક વચ્ચે સેવા ના સંઘર્ષ વાત કરનાર આ લોકોથી લોકોની ઘટનાઓ છે અને અંતે અમે આજે ચર્ચા કરી છે કે એન્કાઉન્ટર પછીના તબક્કામાં અમારે એ સમજવું પડશે કે સેવાનું ગ્રાહકોનું મૂલ્યાંકન એન્કાઉન્ટર પહેલાંની અથવા એન્કાઉન્ટરની અપેક્ષાના સંદર્ભમાં P માઈનસ E એન્કાઉન્ટર પછીની ધારણા પર આધારિત હશે તેથી આ P માઈનસ E જેની આપણે પછીથી સેવાની ગુણવત્તા અને ઉત્પાદકતાની ચર્ચા કરીશું ત્યારે વધુ વિગતવાર ચર્ચા કરીશું તેથી છેલ્લા બે સત્રોએ સેવા ડોમેનમાં ઉપભોક્તા વર્તણૂકના મુખ્ય પરિમાણો અને મુખ્ય પરિબળો તરીકે દર્શાવ્યા છે જે અમારા માટે સારી સેવા બ્રાન્ડ્સ બનાવવા ગ્રાહકોનો સંતોષ અને આખરે ગ્રાહક આનંદ બનાવવા માટે મહત્વપૂર્ણ છે તેથી અમારા સહ માર્કેટર્સ તરીકે અમારી પાસે વધુને વધુ ગ્રાહકો છે હવે પછીના સત્રમાં અમે જોઈશું કે આ ગ્રાહક સહ માર્કેટર અથવા ગ્રાહક તરીકે અમારા વકીલ તરીકે કેવી રીતે થઈ શકે છે તે પ્રક્રિયા દ્વારા અમે હવે વધુને વધુ એક ખૂબ જ મહત્વપૂર્ણ પ્રક્રિયા તરીકે ઓળખી રહ્યા છીએ જે આગામી તમામ સપ્તાહ ની સહ નિર્માણ પ્રક્રિયા છે